આપણે એક્યુમ્યુલેટર રજીસ્ટર અથવા AX જોઈએ તો આપણે એક્ઝીક્યુશન યુનિટ માં રહેલા રજીસ્ટર્સ વિષે જોઈશું જેમાં પહેલો એક્યુમ્યુલેટર રજીસ્ટર છે જેમ મેં પહેલા કહ્યું એમ કે તેને બે 8 બીટના રજીસ્ટર AL અને AH તરીકે ગણી શકાય છે અને તેને એક સાથે જોડીને તેનો એક 16 બીટના રજીસ્ટર AX તરીકે ઉપયોગ કરી શકાય છે AL એ લોઅર ઓર્ડર બાઈટ ધરાવે છે અને AH એ હાયર ઓર્ડર બાઈટ ધરાવે છે તો AL એ લોઅર ઓર્ડર માટે છે અને AH એ હાયર ઓર્ડર માટે છે IO ઇન્સ્ટ્રક્શન્સ IO પોર્ટમાંથી 16 બીટ અથવા 8 બીટ ડેટાને ઇનપુટમાં લેવા અથવા આઉટપુટમાં મોકલવા માટે AX અથવા AL નો ઉપયોગ કરે છે તો તમારી પાસે 16 બીટ અથવા 8 બીટનો IO પોર્ટ હોઈ શકે છે જો તમારી પાસે IO પોર્ટમાં 8 બીટની વેલ્યુ હોય તો તેના આઉટપુટ માટે તમારે આ AH અથવા AL રજીસ્ટરનો ઉપયોગ કરવો પડશે અને જો તમે 16 બીટ વેલ્યુ આઉટપુટ કરી રહ્યાં હોવ તો AX રજીસ્ટરનો ઉપયોગ કરી શકાય તો આ ઇન્સ્ટ્રક્શન થી જ ઓળખાઈ જશે જેમ કે જો ઇન્સ્ટ્રક્શન IN AX P હોય જ્યાં P એ કોઈ પોર્ટ નંબર છે તો જો તમે આ પોર્ટ એડ્રેસ પરથી રીડ કરી રહ્યા છો તો એવું માની લેવામાં આવશે કે આ 16 બીટ પોર્ટ છે અને 16 બીટની વેલ્યુ AX રજીસ્ટરમાં આવશે જો આ 8 બીટનો પોર્ટ હોય તો તમે IN AL P લખી શકો છો અને અહીં આ પોર્ટ 8 બીટનો હોવાનું માનવામાં આવે છે અને અહીં 8 બીટની વેલ્યુ AL રજીસ્ટરમાં જશે તો આ રીતે આપણે બંને 8 બીટ અને 16 બીટને એક્સેસ કરી શકીએ છીએ AX અથવા AL નો ઉપયોગ ગુણાકાર અને ભાગાકાર માટે પણ થઇ શકે છે તો અહીં આ AX અથવા AL રજીસ્ટરનો ઉપયોગ થઇ શકે છે તો 16 બીટના ગુણાકાર માટે AX રજીસ્ટર અને 8 બીટના ગુણાકાર માટે AL રજીસ્ટરનો ઉપયોગ થાય છે હવે આપણે એક અન્ય રજીસ્ટર BX જોઈએ BX એ જનરલ પરપઝ રજીસ્ટર છે પરંતુ તેમાં મેમરી એડ્રેસીંગ માટે કેટલીક અન્ય ફંક્શનાલીટી પણ છે તેથી તેને બેઝ રજીસ્ટર કહેવામાં આવે છે તેમાં બે 8 બીટના રજીસ્ટર BL અને BH નો સમાવેશ થાય છે તેઓને સાથે જોડીને એક 16 બીટનો રજીસ્ટર BX બને છે અહીં BL એ લોઅર ઓર્ડર બાઈટ માટે છે અને BH એ હાયર ઓર્ડર બાઈટ માટે છે તો આ એકમાત્ર જનરલ પરપઝ રજીસ્ટર છે જેના કન્ટેન્ટ્સ નો ઉપયોગ 8086 માં મેમરીના એડ્રેસીંગ માટે કરી શકાય છે તો તમે આ BX રજીસ્ટરનો ઉપયોગ પોઈન્ટર તરીકે કરી શકો છો તો તમે મેમરીના એડ્રેસીંગ માટે આનો એડ્રેસ તરીકે ઉપયોગ કરી શકો છો તો એડ્રેસીંગ માટે આ રજીસ્ટર કન્ટેન્ટનો ઉપયોગ કરતા તમામ મેમરી રેફરેન્સ ડિફોલ્ટ સેગમેન્ટ રજીસ્ટર તરીકે DS નો ઉપયોગ કરે છે તો જો તમારી પાસે MOV AX BX જેવી ઇન્સ્ટ્રક્શન હોય તો અહીં આ ઇન્સ્ટ્રક્શનનો અર્થ છે કે AX રજીસ્ટર એ મેમરી લોકેશન DSBX નું કન્ટેન્ટ મેળવશે અહીં DS આખરે 16xDSBX છે તો તે આ રીતે આવશે તો તેમાં આ રીતે 16 બીટ હશે તો આ BX રજીસ્ટર એ એક માત્ર જનરલ પરપઝ રજીસ્ટર છે જેનો ઉપયોગ મેમરી એડ્રેસીંગ માટે કરી શકાય છે અને આને બેઝ એડ્રેસીંગ કહેવામાં આવે છે આપણે જોઈશું કે આનો ઉપયોગ બેઝ એડ્રેસીંગ હેઠળ થાય છે અને આ DS રજીસ્ટરનો ઉપયોગ સેગમેન્ટ રજીસ્ટર તરીકે કરશે આગળ આપણે CX રજીસ્ટર જોઈશું હવે અહીં તમે જોશો કે આમાંના દરેક રજીસ્ટર એક્યુમ્યુલેટર AX અને અન્ય રજીસ્ટર BX CX ને વિશિષ્ટ નામ આપવામાં આવ્યા છે જ્યારે 8085 માં આપણને રજીસ્ટર A B C D એમ આર્બિટરી રીતે નામ અપાયેલ હતા અહીં તે રીતે નામ અપાયા નથી અહીં આ CX રજીસ્ટર એ 16 બીટ રજીસ્ટર છે જેમાં બે 8 બીટના રજીસ્ટર CH અને CL છે CH એ હાયર ઓર્ડર અને CL એ લોઅર ઓર્ડર બાઇટ ધરાવે છે પછી આપણી પાસે સંખ્યાબંધ વિશેષ ઇન્સ્ટ્રક્શન્સ છે જેમ કે SHIFT ROTATE અને LOOP વગેરે જ્યાં CX રજીસ્ટરનો ઉપયોગ કાઉન્ટર તરીકે થાય છે આનું એક લાક્ષણિક ઉદાહરણ લૂપ ઇન્સ્ટ્રક્શનનું હોઈ શકે છે તો ધારો કે આપણી પાસે આવી એક લૂપ છે તો ધારો કે મારી પાસે હાય લેવલ લેંગ્વેજ માં એવી લૂપ છે જયાં i એ 1 થી 10 ના બરાબર છે તો અહીં આ લૂપની બોડીને પુનરાવર્તિત કરવામાં આવે છે અને 8086 માટેના પ્રોગ્રામ માટે જયારે હું આ લૂપને એસેમ્બલી લેવલમાં રૂપાંતરીત કરીશ ત્યારે હું શું કરી શકું છું ત્યારે હું MOV CX 10 ઇન્સ્ટ્રક્શન સાથે આ CX રજીસ્ટરને વેલ્યુ 10 સાથે લોડ કરીશ તો અહીં CX રજીસ્ટરમાં 10 આવશે અને પછી હું LOOP START લખી શકું છું તે શું કરશે તે લૂપ બોડીને 10 વખત રિપીટ કરશે તો અહીં મારે કંઈ કરવાનું નથી તો આ લૂપ બોડી અહીં મૂકી શકાય છે તો અહીં આ લૂપ બોડીને રિપીટ કરશે અને આપણે લૂપની અંતે કંઈ તપાસવાની જરૂર રહેતી નથી તો સામાન્ય રીતે જો આપણે આ પ્રોગ્રામ 8085 માં લખી રહ્યા હોઈએ તો તે પ્રોગ્રામ કંઈક આના જેવો દેખાશે પહેલા આપણે રજીસ્ટર R ને 1 થી ઇનિશિયલાઈઝ કર્યો છે અને પછી આપણે if R0 લખીને ચેક કરીએ છીએ કે શું R એ 10 ની બરાબર છે કે નહિ જો તે 10 ની બરાબર ન હોય તો અહીં બોડીમાં લખાયેલ ભાગ એકઝીક્યુટ થશે અને પછી અહીં મેં RR1 લખીને R ની વેલ્યુમાં વધારો કર્યો છે અને પછી JMP L1 લખીને L1 પોઝીશન પર જમ્પ લગાવ્યો છે તો માળખાકીય રીતે પ્રોગ્રામ કંઈક આના જેવો દેખાશે તમે જોઈ શકો છો કે 8086 લૂપ ઇન્સ્ટ્રક્શનના કેસમાં આ વધારાની વસ્તુઓ કરવાની જરૂર નથી તો આ બધાની જરૂર રહેશે નહીં અહીં આ લૂપ બોડી કેટલી વખત એકઝીક્યુટ થશે તેનું ઈટરેશન કાઉન્ટ CX રજીસ્ટર હોલ્ડ કરશે તો તે કાઉન્ટ CX રજીસ્ટરમાં રાખવામાં આવે છે તો જ્યારે આપણે આ 8086 નો ઇન્સ્ટ્રક્શન સેટ જોઈશું ત્યારે હું આ ઇન્સ્ટ્રક્શન પર પાછો આવીશ vતો આ ઇન્સ્ટ્રક્શન LOOP START એ ફ્લેગ્સ ને અસર કર્યા વિના CX રજીસ્ટરની વેલ્યુને ઘટાડશે અને ચેક કરશે કે શું CX એ 0 ની બરાબર છે જો 0 ના બરાબર હોય તો 8086 આગળની ઇન્સ્ટ્રક્શનને એકઝીક્યુટ કરશે અન્યથા 8086 એ ફરી લેબલ START પર જશે તો લૂપ બોડીના અંતે તમે LOOP START લખી શકો તો જો CX નોન ઝીરો હોય તો તે ફરી લેબલ START પર જમ્પ કરશે અને જો CX0 થાય તો લૂપ બોડી સમાપ્ત થઈ જશે તો તે આપ મેળે આગલી ઇન્સ્ટ્રક્શન પર જશે તો આપણે તેનો ઉપયોગ ઝીરો ઓવરહેડ લૂપીંગ નામની વસ્તુ લખવા માટે કરી શકીએ તો આપણે લૂપીંગ પરપઝ માટે કોઈ વધારાનું ઓવરહેડ પે કરવાની જરૂર નથી પછી એક અન્ય રજીસ્ટર છે DX રજીસ્ટર અથવા ડેટા રજીસ્ટર અને આમાં પણ 8 બીટના રજીસ્ટર DL અને DH છે તો જ્યારે આને સાથે જોડવામાં આવે ત્યારે આ DL રજીસ્ટરમાં લોઅર ઓર્ડર બાઈટ હશે અને DH રજીસ્ટરમાં હાયર ઓર્ડર હશે આ DX રજીસ્ટર એ 16x16 ગુણાકારના પરિણામમાં હાયર ઓર્ડરના 16 બીટને હોલ્ડ કરે છે જો તમે 16x16 ગુણાકાર કરો તો પરિણામમાં મળતા 32 બીટ માંથી આ DX રજીસ્ટર હાયર ઓર્ડર બાઈટ ધરાવશે અને AX રજીસ્ટર લોઅર ઓર્ડર બાઈટ ધરાવશે તેવી જ રીતે જો તમે ડિવિઝન ઓપરેશન કરી રહ્યા હોવ તો તે 3216 ડિવિઝન પહેલા હાય 16 બીટ ડિવિડન્ડ અને ડિવિઝન પછી 16 બીટ રીમાઇન્ડર ને હોલ્ડ કરે છે તો આ DX રજીસ્ટર ખાસ કરીને ગુણાકાર અને ભાગાકાર કરવા માટે ઉપયોગી છે તો ગુણાકાર માટે DX માં હાયર ઓર્ડર 16 બિટ્સ હશે અને AX માં લોઅર ઓર્ડર 16 બિટ્સ હશે અને જો આપણે 32 બીટ ડેટાને 16 બીટ ડેટા દ્વારા વિભાજીત કરીએ તો ડિવિઝન પહેલા આ DX હાયર 16 બીટ ડિવિડન્ડને હોલ્ડ કરે છે તો આ DX રજીસ્ટરમાં આપણી પાસે ડિવિડન્ડના હાયર ઓર્ડર 16 બિટ્સ હશે અને લોઅર ઓર્ડરના 16 બિટ્સ AX રજીસ્ટરમાં હશે આમાં લોઅર ઓર્ડર ડિવિડન્ડ હશે અને ભાગાકાર પછી આ DX રજીસ્ટરમાં રીમાઇન્ડર હશે તો ડિવીઝન પછી DX રજીસ્ટરમાં રીમાઇન્ડર હશે અને આ AX રજીસ્ટરમાં ક્વોશન્ટ હશે તો DX માં રીમાઇન્ડર હશે અને AX માં ક્વોશન્ટ હશે તો આ રીતે આ DX રજીસ્ટર ખાસ કરીને ગુણાકાર અને ભાગાકાર કરવા માટે ઉપયોગી છે અન્યથા તમે આનો જનરલ પરપઝ રજીસ્ટર તરીકે પણ ઉપયોગ કરી શકો છો તો આ ઉપયોગ તો કરી જ શકો છો પરંતુ ખાસ કરીને તે ગુણાકાર અને ભાગાકાર માટે ઉપયોગમાં લેવાય છે હવે આગળ આપણે બીજા બે સ્પેશિયલ પરપઝ રજીસ્ટર્સ સ્ટેક પોઈન્ટર અને બેઝ પોઈન્ટર વિષે જોઈએ તો તે બંને એકસમાન છે કારણકે તે બંને સ્ટેક સેગમેન્ટ ને એક્સેસ કરે છે તો કોઈ પણ ઇન્સ્ટ્રક્શન કે જે સ્ટેક પોઈન્ટર અથવા બેઝ પોઈન્ટરનો ઓપરેન્ડ તરીકે ઉપયોગ કરે છે તે મેમરીના સ્ટેક સેગમેન્ટમાં જોવામાં આવશે તો જો તમારી પાસે MOV AX BP જેવી ઇન્સ્ટ્રક્શન છે તો તે ડેટા સેગમેન્ટમાં જશે નહીં પરંતુ તે સ્ટેક સેગમેન્ટમાં જશે જ્યારે ઇન્સ્ટ્રક્શન MOV AX SI જોશો તો તે સેગમેન્ટ રજીસ્ટર તરીકે DS રજીસ્ટરનો ઉપયોગ કરશે તો તે ડેટા સેગમેન્ટનો ઉપયોગ કરશે જ્યારે તમે આ રીતે લખતા હોવ તો આ કેસમાં સેગમેન્ટ રજીસ્ટર સ્ટેક સેગમેન્ટમાં હશે તો આ SP અને BP નો ઉપયોગ સ્ટેક સેગમેન્ટને એક્સેસ કરવા માટે થાય છે SP નો ઉપયોગ બાહ્ય મેમરીમાં સ્ટેક સેગમેન્ટને સામેલ કરતી ઇન્સ્ટ્રક્શન્સના એક્ઝિક્યુશન દરમિયાન વર્તમાન સ્ટેક સેગમેન્ટ રજીસ્ટરમાં ઓફસેટ તરીકે થાય છે તો મૂળભૂત રીતે આપણી પાસે આ સ્ટેક સેગમેન્ટ રજીસ્ટર છે અને જ્યારે પણ તમે આ પુશ અથવા પોપ ઓપરેશન્સ કરશો ત્યારે આ સ્ટેક પોઇન્ટરનો ઉપયોગ કરવામાં આવશે અને પોપ અથવા પુશ ઇન્સ્ટ્રક્શન્સને કારણે સ્ટેક પોઇન્ટર આપમેળે વધશે અથવા ઘટશે તો જ્યારે તમે પોપ ઈન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરો છો ત્યારે સ્ટેક પોઇન્ટર વધે છે જ્યારે તમે પુશ ઈન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરો છો ત્યારે સ્ટેક પોઇન્ટર ઘટે છે તો જો આ SS રજીસ્ટર અહીં પોઇન્ટ કરતો હોય આ મેમરીના નીચેના ભાગમાં જ્યાં આ સ્ટેક બને છે અને પછી જ્યારે તમે પુશ ઓપરેશન કરી રહ્યા હોવ ત્યારે સ્ટેક પોઇન્ટરમાં ઘટાડો થાય છે તો જો તમારી પાસે આ સ્ટેક સેગમેન્ટ રજીસ્ટર અહીં હોય અને મેમરી એડ્રેસ આ દિશામાં ઘટી રહ્યા હોય તો પછી સ્ટેક સેગમેન્ટ રજીસ્ટરને મહત્તમ વેલ્યુ પર રાખવામાં આવે છે અને આ સ્ટેક પોઈન્ટર રજીસ્ટરને 0 ની બરાબર રાખવામાં આવે છે હવે પછી જ્યારે તમે પુશનો ઉપયોગ કરો ત્યારે આ વેલ્યુ 1 બનશે તો આ વેલ્યુમાં 1 નો ઘટાડો થશે અને તે આ લોકેશન મેળવશે અને જો તમે પોપ ઓપરેશન કરી રહ્યાં હોવ તો સ્ટેક પોઇન્ટર વેલ્યુમાં વધારો થશે અમુક સમયે સ્ટેક આટલું ભરેલું હોઈ શકે છે આ બધા લોકેશન ભરાયેલ હોઈ શકે છે અને સ્ટેક પોઇન્ટર આ તરફ પોઇન્ટ કરે છે પછી તે કેસમાં સ્ટેક પોઇન્ટર વધશે કારણકે આ ઓપરેશન પછી સ્ટેક પોઇન્ટર નીચે આવવું જોઈએ તો સ્ટેક પોઇન્ટરની વેલ્યુ વધવી જોઈએ તો આ રીતે આપણે પુશ અને પોપ ઇન્સ્ટ્રક્શન્સ માટે આ સ્ટેક પોઇન્ટર અને આ સ્ટેક સેગમેન્ટને એક્સેસ કરી શકીએ છીએ અને બેઝ પોઇન્ટર એ કરંટ સ્ટેક સેગમેન્ટમાં ઓફસેટ છે તો તેનો ઉપયોગ બેઝ એડ્રેસીંગ મોડ માટે થઈ શકે છે તો જેમ મેં ઘણી વખત કહ્યું એ મુજબ જ્યારે તમે પેરામીટર્સ વગેરે પાસ કરી રહ્યાં હોવ ત્યારે કોલ્ડ પ્રોસીજર માં પેરામીટર્સને એક્સેસ કરવા માટે સ્ટેક સેગમેન્ટ જરૂરી છે અને આ હેતુ માટે આ બેઝ પોઈન્ટરનો ઉપયોગ પાસ કરેલ વિવિધ પેરામીટર્સ પર જવા માટે કરી શકાય છે તો એક્ઝીક્યુશન યુનિટમાં બે વધુ રજીસ્ટર્સ છે જે સ્પેશિયલ પર્પઝ રજીસ્ટર્સ છે જેમાનો એક સોર્સ ઇન્ડેક્સ રજીસ્ટર SI છે અને બીજો ડેસ્ટીનેશન ઇન્ડેક્સ રજીસ્ટર અથવા DI છે તેઓનો ઉપયોગ ઈન્ડેક્સડ એડ્રેસીંગ માટે થાય છે આપણે જાણીએ છીએ કે ઈન્ડેક્સડ એડ્રેસીંગ એ ખૂબ જ લોકપ્રિય એડ્રેસીંગ મોડ્સમાંનું એક છે જ્યાં આ રજીસ્ટર્સનો ઉપયોગ ઇન્ડેક્સ તરીકે કરી શકાય છે તો અહીં આ DS રજીસ્ટર સેગમેન્ટની શરૂઆત તરફ પોઇન્ટ કરે છે અને DSSI તે સેગમેન્ટની ચોક્કસ એન્ટ્રી તરફ પોઇન્ટ કરે છે તો આ SI અને DI રજીસ્ટર્સનો ઉપયોગ ઈન્ડેક્સડ એડ્રેસીંગ માટે કરવામાં આવે છે ડેટા સ્ટ્રીંગ્સ પર પ્રોસેસ કરતી ઇન્સ્ટ્રક્શન્સ સોર્સ અને ડેસ્ટીનેશન વચ્ચે તફાવત કરવા માટે DS રજીસ્ટર અને ES રજીસ્ટર સાથે મળીને SI અને DI રજીસ્ટર્સનો ઉપયોગ કરે છે તો ધારો કે આપણી પાસે આ મેમરી છે અને તે મેમરીમાં ધારો કે આપણી પાસે બે સેગમેન્ટ છે તો જેમ કે હું કહી રહ્યો હતો કે આ એક સેગમેન્ટ છે અને આ બીજુ સેગમેન્ટ છે અને તમે આ સ્પેસમાંથી આ સ્પેસમાં ઘણા બાઇટ્સ ટ્રાન્સફર કરવા માંગો છો તો આ સોર્સ છે અને આ ડેસ્ટીનેશન છે અને અહીં તમે ઘણા બાઇટ્સ ટ્રાન્સફર કરવા માંગો છો તો તમે અહીં આ સેગમેન્ટ રજીસ્ટરને DS બનાવો અને આ સેગમેન્ટ રજીસ્ટરને ES બનાવો અને SI રજીસ્ટરને અહીંથી ઇનિશિયલાઈઝ કરો તથા DI રજીસ્ટરને અહીંથી ઇનિશિયલાઈઝ કરો અને તમે બીજા રજીસ્ટર કાઉન્ટ રજીસ્ટર CX ને જેટલી બાઇટ્સ ટ્રાન્સફર કરવા માંગો છો એ નંબરથી ઇનિશિયલાઈઝ કરો અહીં તમે સોર્સમાંથી જેટલી બાઇટ્સ ટ્રાન્સફર કરવા માંગો છો તેટલી બાઇટ્સ CS રજીસ્ટરમાં લોડ કરી શકો અને પછી તમે આ સ્ટ્રીંગ ઇન્સ્ટ્રક્શન MOVS નો ઉપયોગ કરી શકો છો તો જો તમે આનો ઉપયોગ કરો તો તે શું કરશે તે આપમેળે આ મેમરી લોકેશનના કન્ટેન્ટને આ મેમરી લોકેશન પર ટ્રાન્સફર કરશે તો તે CX રજીસ્ટરમાં રહેલા કાઉન્ટને ટ્રાન્સફર કરશે તો તે સોર્સ બ્લોકમાંથી ડેસ્ટીનેશન બ્લોકમાં ઘણા બાઇટ્સ ટ્રાન્સફર થશે તો આ રીતે આ સોર્સ અને ડેસ્ટીનેશન ઈન્ડેક્સ રજીસ્ટર્સ ડેટા ટ્રાન્સફર કરવા માટે ઉપયોગી થઈ શકે છે આપણે હવે એક રજીસ્ટર જોઈએ જે છે ફ્લેગ રજીસ્ટર તો આ ફ્લેગ રજીસ્ટરના બીટ્સ મહત્વપૂર્ણ છે જેમાનો બીટ 0 એ કેરી ફ્લેગ દર્શાવે છે જ્યારે સરવાળાના કેસમાં મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ માંથી કેરી મળે અથવા તો બાદબાકીના કેસમાં બોરો મળે ત્યારે આ ફ્લેગ સેટ થાય છે આ 8085 માં આપણે જોયેલા PSW રજીસ્ટરના સ્ટેટસ ફ્લેગના જેવું જ છે પછી બીટ નંબર 1 એ અસ્પષ્ટ છે આ તેના આંતરીક હેતુ માટે હોઈ શકે છે પછી આ બીટ નંબર 2 એ પેરીટી ફ્લેગ છે જો પરિણામના લોઅર બાઈટમાં 1 એ બેકી સંખ્યામાં હોય તો આ ફ્લેગ 1 પર સેટ કરવામાં આવે છે અને જો પરિણામના લોઅર બાઈટમાં 1 એ એકી સંખ્યામાં હોય તો આ ફ્લેગ 0 પર સેટ કરવામાં આવે છે તો જો લોઅર ઓર્ડર બાઈટમાં 1 એ બેકી સંખ્યામાં હોય તો તે 1 પર સેટ કરવામાં આવે છે તો એકંદર પરિણામ ઓડ પેરીટી હોવું જોઈએ તો તે ઓડ પેરીટીના સિદ્ધાંતને અનુસરે છે હવે અહીં બીટ 3 નો કંઈ ઉપયોગ થતો નથી પછી આપણી પાસે બીટ નંબર 4 તરીકે ઓકઝીલરી કેરી ફ્લેગ છે તે આપણી પાસે રહેલા લીસ્ટ સિગ્નિફિકન્ટ 4 બિટ્સ એટલે કે લોએસ્ટ નિબલ પર આધારીત છે તો સરવાળા દરમિયાન બીટ 3 અથવા લોએસ્ટ નિબલ માટે બોરો એટલે કે બાદબાકી દરમિયાન બીટ 3 તો લોએસ્ટ 4 બિટ્સ અથવા લોએસ્ટ નિબલ પર કેરી હોય તો આ બીટ 1 પર સેટ થશે અથવા લોએસ્ટ 4 બિટ્સ પર બોરો હોય તો આ બીટ 1 પર સેટ કરવામાં આવશે હવે અહીં બીટ 5 નો કંઈ ઉપયોગ થતો નથી અને બીટ 6 એ ઝીરો ફ્લેગ છે જો ઇન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવતી ગણતરી અથવા સરખામણીનું પરિણામ 0 હોય ત્યારે આ બીટ 1 પર સેટ કરવામાં આવે છે જેમ કે જો તમે સમાનતાની તપાસ કરી રહ્યાં હોવ અથવા જો તમે કોઈ સરવાળો અથવા બાદબાકી કરી રહ્યાં હોવ અને પરિણામ 0 આવે તો તે કેસમાં ઝીરો ફ્લેગ સેટ થાય છે પછી આપણી પાસે સાઇન ફ્લેગ છે જ્યારે કોઈ પણ ગણતરીનું પરિણામ નેગેટીવ હોય તે કેસમાં આ સાઇન ફ્લેગ સેટ કરવામાં આવે છે પછી આપણી પાસે ટાર્પ ફ્લેગ છે આનો અર્થ એ છે કે અહીં પ્રોસેસર સિંગલ સ્ટેપ એક્ઝીક્યુશન મોડમાં પ્રવેશ કરશે તો સિંગલ સ્ટેપ એક્ઝીક્યુશન અથવા સિંગલ સ્ટેપિંગ તમે જયારે પ્રોગ્રામને ડીબગ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ ત્યારે ઉપયોગી બને છે પ્રોગ્રામ ડેવલપમેન્ટના પ્રારંભિક તબક્કામાં જયારે આપણે પ્રોગ્રામ રાઈટ કરીએ ત્યારે કદાચ પ્રોગ્રામ આપણને સાચું પરિણામ ન આપી શકે તો સંભવિત સમસ્યા શું હોઈ શકે છે તે સમજવા માટે આપણે પ્રોગ્રામને સ્ટેપ બાય સ્ટેપ રન કરવો પડે જેમાં એક સમયે એક જ ઇન્સ્ટ્રક્શન રન થાય અને આપણે પ્રોગ્રામને ટ્રેસ કરી શકીએ જેથી તે કેવી રીતે ચાલી રહ્યો છે તે જોઈ શકાય કારણકે દરેક ઇન્સ્ટ્રક્શનના એકઝીક્યુશન પછી પ્રોગ્રામને સ્ટોપ કરવો મુશ્કેલ હોઈ શકે છે તેથી જો તમે આ TF બિટ સેટ કરો તો તે દરેક ઇન્સ્ટ્રક્શનના એકઝીક્યુશન પછી ઇન્ટરનલ ઇન્ટરપ્ટસ જનરેટ કરીને સિંગલ સ્ટેપ એક્ઝીક્યુશન મોડમાં જશે તો દરેક ઇન્સ્ટ્રક્શનના એકઝીક્યુશન પછી તે એક ઇન્ટરપ્ટ જનરેટ કરશે તો ડીબગર રૂટીન તરીકે આપણે તે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન ધરાવી શકીએ તો ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન એ ખરેખર ડીબગર કોડ છે તો હવે યુઝર જે પણ વેલ્યુ જોવા માંગે છે તેના આધારે તે ઇન્ટરનલ રજીસ્ટરને એક્સેસ કરી શકે છે તો આ રીતે TF બિટનો ઉપયોગ કરીને ડીબગર ડિઝાઇનને ઉપયોગમાં લઈ શકાય છે પછી અહીં IF બીટ છે જે ઇન્ટરપ્ટ ફ્લેગ છે તે 8086 ને એક્ટર્નલ માસ્ક ઇન્ટરપ્ટસ ને ઓળખવામાં મદદ કરે છે અને જો આ ઇન્ટરપ્ટસ ડિસેબલ હોય તો તે ક્લિયર થાય છે તો 8086 માં આપણી પાસે રહેલા માસ્કેબલ ઇન્ટરપ્ટસને તમે 1 પર સેટ કરો તો આ માસ્કેબલ ઇન્ટરપ્ટ્સ 8086 પ્રોસેસર સુધી પહોંચશે અને જો તમે તેને 0 પર સેટ કરો તો આ બધા ઇન્ટરપ્ટસ ડિસેબલ થશે તો 8086 પ્રોસેસર સુધી કોઈ ઇન્ટરપ્ટ પહોંચશે નહી પછી આપણી પાસે ડીરેક્શન ફ્લેગ DF છે તે સ્ટ્રીંગ મેનિપ્યુલેશન ઓપરેશન માટે છે જો આ બીટ 0 હોય તો સ્ટ્રીંગ પર લોએસ્ટ એડ્રેસથી શરુ કરી હાયેસ્ટ એડ્રેસ સુધી પ્રોસેસ થશે જે ઓટો ઇન્ક્રીમેન્ટીંગ મોડ છે અન્યથા સ્ટ્રીંગ પર હાયેસ્ટ એડ્રેસથી શરુ કરી લોએસ્ટ એડ્રેસ સુધી પ્રોસેસ કરશે જે ઓટો ડીક્રીમેન્ટીંગ મોડ છે તો તે આના જેવું છે જો આ મેમરી છે અને આપણે જોયું કે સ્ટ્રીંગ મેનીપ્યુલેશન ઇન્સ્ટ્રક્શન્સ એ મુખ્યત્વે ડેટાના એક બ્લોકને એક ભાગમાંથી બીજા ભાગમાં ટ્રાન્સફર કરવા માટે ઉપયોગી છે હવે જો આ બધા ભાગો ઓવરલેપ ન થતા હોય અહીં આ સેગમેન્ટ 1 છે અને હું સેગમેન્ટ 1 માંથી સેગમેન્ટ 2 માં ટ્રાન્સફર કરવા માંગુ છું હવે જો સેગમેન્ટ 1 અને સેગમેન્ટ 2 ઓવરલેપ ન થતા હોય તો હું અહીં આ બાઈટને આગળના લોકેશનની આગળની બાઈટને અહીં કોપી કરી શકું છું તો હું આમ કરવાનું ચાલુ રાખી શકું છું અથવા હું બીજી રીતે પણ કરી શકું છું હું નીચેથી કોપી કરવાનું શરૂ કરી શકું છું પહેલા હું અહીં આને કોપી કરીશ પછી અહીં આને કોપી કરીશ તો હું આ રીતે કરી શકું છું પરંતુ જો સેગમેન્ટ્સ ઓવરલેપ થતા હોય તો મેમરીમાં મારી પાસે અહીં આ સોર્સ સેગમેન્ટ છે જેના વિશે આપણે વાત કરી છે અને આ ડેસ્ટીનેશન છે તો આ ડેસ્ટીનેશન છે અને આ સોર્સ છે તો આ કેસમાં આપણે નીચેથી મૂવ કરવું પડે અન્યથા કન્ટેન્ટ ઓવરરાઈટ થઈ જશે તો મારે પહેલા અહીં નીચેથી શરૂ કરવું પડે પછી ત્યાં મારે આ રીતે આગળ વધવું પડે અથવા જો ઓવરલેપીંગ બીજી રીતે હોય જો ધારો કે આ સોર્સ છે અને આ ડેસ્ટીનેશન છે તો આ ડેસ્ટીનેશન છે અને આ સોર્સ છે જો આવું હોય તો મારે શરૂઆતથી કોપી કરવાનું શરૂ કરવું પડશે તો મારે પ્રથમ લોકેશનથી મારે સોર્સની શરૂઆતથી કોપી કરવાનું શરૂ કરવું પડે મારે અહીંથી કોપી કરવાની શરૂઆત કરવી પડશે તો આ દિશાને સ્ટેટસ રજીસ્ટરના DF ફ્લેગ દ્વારા નિયંત્રિત કરી શકાય છે જો તમે તેને 0 પર સેટ કરો તો તે એક દિશામાં કોપી કરશે અને જો તમે તેને 1 પર સેટ કરો તો તે બીજી દિશામાં કોપી કરશે તો સંદર્ભ સમય 2249 સોર્સ અને ડેસ્ટીનેશન બ્લોક્સના એડ્રેસ દ્વારા અને ઓવરલેપીંગ પેટર્નના આધારે આપણે યોગ્ય દિશા પસંદ કરી શકીએ તો આ DF ફ્લેગ અથવા ડિરેક્શન ફ્લેગ છે પછી અહીં એક ઓવરફ્લો ફ્લેગ છે જયારે ઓવરફ્લો થાય ત્યારે આ ફ્લેગ સેટ કરવામાં આવે છે એટલે કે જો સાઇન્ડ ઓપરેશન નું પરિણામ ડેસ્ટીનેશન રજીસ્ટરમાં સમાવવા માટે પૂરતું હોય એટલે કે 8 બીટ સાઇન્ડ ઓપરેશનના કેસમાં પરિણામ સાઈઝમાં 7 બિટ્સથી વધુ હોય અને 16 બીટ સાઇન્ડ ઓપરેશનના કેસમાં પરિણામ સાઈઝમાં 15 બિટ્સથી વધુ હોય ત્યારે ઓવરફ્લો ફ્લેગ સેટ કરવામાં આવે છે 2's કોમ્પ્લીમેન્ટ નંબર સિસ્ટમમાં જો કુલ સ્પેસ 8 બીટની હોય તો નંબર 27 થી 27 1 સુધીમાં હોવો જોઈએ જો તે 7 બિટ્સમાં રિયલાઈઝેબલ ન હોય તો ઓવરફ્લો સેટ થશે તો 2's કોમ્પ્લીમેન્ટમાં તમામ નંબર્સ 8 બીટમાં રિપ્રેઝેન્ટ કરી શકાતા નથી તે જ રીતે 16 બીટ રિપ્રેઝેન્ટેશનમાં નંબર 215 થી 215 1 સુધીમાં હોય અને જો તમે તે રેન્જથી બહાર જાઓ તો ઓવરફ્લો સેટ થશે અન્યથા ઓવરફ્લો બીટ 0 છે તો આ ફ્લેગ રજીસ્ટરમાં આ બધી માહિતી હશે અને આપણે તેનો ઉપયોગ વિવિધ સ્થિતિની તપાસ માટે કરી શકીએ છીએ તો આગળ આપણે રજીસ્ટર્સના ગ્રુપ જોઈશું તો આ આપણી પાસે 8086 માં રહેલા રજીસ્ટર્સની સમરી છે તેને ચાર ગ્રુપમાં વર્ગીકૃત કરી શકાય છે ગ્રુપ 1 એ જનરલ પરપઝ રજીસ્ટર્સ છે જનરલ પરપઝ રજીસ્ટર્સ 16 બીટ અથવા 8 બીટના હોઈ શકે છે તો AX BX CX અને DX એ 16 બીટ રજીસ્ટર છે અને AL AH BL BH CL CH DL DH એ 8 બીટ રજીસ્ટર છે પછી અહીં બે 16 બીટના પોઇન્ટર રજીસ્ટર છે સ્ટેક પોઈન્ટર SP અને બેઝ પોઈન્ટર BP પછી અહીં બે ઈન્ડેક્સ રજીસ્ટર છે સોર્સ ઈન્ડેક્સ SI અને ડેસ્ટીનેશન ઈન્ડેક્સ DI તે પણ 16 બીટના છે પછી અહીં આપણી પાસે એક ઈન્સ્ટ્રક્શન પોઈન્ટર રજીસ્ટર IP છે પછી આપણી પાસે સેગમેન્ટ રજીસ્ટર છે જેમાં કોડ સેગમેન્ટ CS ડેટા સેગમેન્ટ DS સ્ટેક સેગમેન્ટ SS અને એક્સ્ટ્રા સેગમેન્ટ ES છે આ બધા 16 બીટ રજીસ્ટર છે અને પછી આપણી પાસે ફ્લેગ રજીસ્ટર અથવા પ્રોસેસર સ્ટેટસ વર્ડ PSW છે તે પણ 16 બીટ રજીસ્ટર છે તો આ 8086 માં આપણી પાસે રહેલા રજીસ્ટર્સ છે અને તે અલગ અલગ હેતુ માટે રહેલા છે તો આ હેતુને તમે આ રીતે સારાંશ આપી શકો છો AX રજીસ્ટર એ 16 બીટ એક્યુમ્યુલેટર રજીસ્ટર છે અને AL એ 8 બીટ એક્યુમ્યુલેટર તરીકે કાર્ય કરે છે તો આ AX રજીસ્ટરનો ઉપયોગ 16 બીટ ઓપરેશન્સ માટે કરવામાં આવે છે અને 8 બીટ ઓપરેશન માટે AL એક્યુમ્યુલેટર તરીકે કામ કરે છે પછી બેઝ રજીસ્ટર BX એ મેમરી ડેટાને એક્સેસ કરવા માટે બેઝ એડ્રેસીંગ મોડમાં બેઝ વેલ્યુને હોલ્ડ કરે છે બેઝ એડ્રેસીંગ મોડ આપણે પછી જોઈશું પછી CX એ એક સ્પેશિયલ ફંક્શન માટે છે તે એક કાઉન્ટ રજીસ્ટર છે જે શિફ્ટ રોટેટ અને લૂપ ઇન્સ્ટ્રક્શન્સમાં કાઉન્ટ વેલ્યુને હોલ્ડ કરવા માટે વપરાય છે પછી DX રજીસ્ટર એ ડેટા રજીસ્ટર છે જનરલ પરપઝ રજીસ્ટર તરીકેના કામ સિવાય તેનું સ્પેશિયલ ફંક્શન ગુણાકાર અને ભાગાકારના ઓપરેશન્સ માટે ડેટા હોલ્ડ કરવાનું છે ગુણાકાર અથવા ભાગાકારના ઓપરેશન્સ દરમિયાન હાયર ઓર્ડરના 16 બિટ્સ તેમાં સ્ટોર કરવામાં આવે છે પછી આપણી પાસે સ્ટેક પોઇન્ટર રજીસ્ટર SP છે તેનો ઉપયોગ ટોપ સ્ટેક મેમરીના ઓફસેટ એડ્રેસને હોલ્ડ કરવા માટે થાય છે તો આ સ્ટેક સેગમેન્ટ રજીસ્ટર એ નીચે પોઇન્ટ કરશે અને સ્ટેક પોઈન્ટર તેની અંદરના ઓફસેટ તરફ પોઇન્ટ કરશે પછી આપણી પાસે બેઝ પોઈન્ટર BP છે તો આનો ઉપયોગ સ્ટેકમાંથી ઓપરેન્ડ્સ મેળવવા માટે થાય છે તો આ સ્ટેક સેગમેન્ટ રજીસ્ટરનો ઉપયોગ સેગમેન્ટ રજીસ્ટર તરીકે કરે છે અને પછી આપણે આ BP દ્વારા સ્ટેક સેગમેન્ટમાં આને એક્સેસ કરી શકીએ પછી આપણી પાસે સોર્સ ઇન્ડેક્સ રજીસ્ટર SI છે તો આ સ્ટ્રીંગ ઇન્સ્ટ્રક્શન્સ માટે સોર્સ ઓપરેન્ડની ઇન્ડેક્સ વેલ્યુ હોલ્ડ કરે છે અને ડેટા ઇન્ડેક્સ અથવા ડેસ્ટીનેશન ઇન્ડેક્સ DI સ્ટ્રીંગ ઇન્સ્ટ્રક્શન્સ માટે ડેસ્ટીનેશન ઓપરેન્ડની ઇન્ડેક્સ વેલ્યુ હોલ્ડ કરે છે આગળ આપણે એડ્રેસિંગ મોડ્સ જોઈશું તો આ રજીસ્ટર્સની જેમ 8086 ઘણા એડ્રેસીંગ મોડ્સને સપોર્ટ કરે છે દરેક ઇન્સ્ટ્રક્શન અથવા પ્રોગ્રામ ડેટા પર ઓપરેટ થતો હોય છે ઇન્સ્ટ્રક્શનમાં સોર્સ ઓપરેન્ડને વિવિધ રીતે ડિનોટ કરી શકાય છે જે એડ્રેસીંગ મોડ તરીકે ઓળખાય છે 8085 માં પણ આપણે સંખ્યાબંધ એડ્રેસીંગ મોડ્સ જોયા છે તો 8086 ના કેસમાં પણ આપણી પાસે વિવિધ પ્રકારનાં એડ્રેસીંગ મોડ્સ છે જેમ કે રજીસ્ટર એડ્રેસીંગ મોડ જ્યાં રજીસ્ટરનો ઉપયોગ ઓપરેન્ડ તરીકે થાય છે પછી ઇમીજીએટ એડ્રેસીંગ મોડ જ્યાં ઓપરેશન માટેની જરૂરી વેલ્યુ ઇન્સ્ટ્રક્શનમાં જ સ્પેસિફાય કરવામાં આવે છે જેમાં કોન્સ્ટન્ટ વેલ્યુ સ્પેસિફાય કરવામાં આવે છે પછી આપણી પાસે ડિરેક્ટ એડ્રેસીંગ મોડ છે જેમાં મેમરી એડ્રેસને સીધા ઇન્સ્ટ્રક્શનમાં આપવામાં આવે છે પછી આપણી પાસે રજીસ્ટર ઈનડાયરેક્ટ એડ્રેસીંગ મોડ છે જેમાં રજીસ્ટર એડ્રેસ તરીકે કાર્ય કરે છે અને મેમરીને એક્સેસ કરવા માટે રજીસ્ટર કન્ટેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે પછી બેઝ એડ્રેસીંગ મોડ છે જે ખાસ કરીને એરે પ્રકારના એક્સેસ માટે ઉપયોગી છે તો અહીં બેઝ એડ્રેસીંગ છે અને તેના સંદર્ભમાં કેટલાક બેઝ રજીસ્ટરનો ઉપયોગ થાય છે પછી આપણી પાસે ઈન્ડેક્સડ એડ્રેસીંગ મોડ છે જેમાં SI અને DI રજીસ્ટરનો ઉપયોગ ઇન્ડેક્સિંગ હેતુ માટે થાય છે પછી બેઝ ઈન્ડેક્સડ એડ્રેસીંગ મોડ છે જેમાં બેઝ અને ઈન્ડેક્સને સાથે જોડવામાં આવે છે પછી સ્ટ્રીંગ એડ્રેસીંગ મોડ છે પછી પોર્ટ એક્સેસ માટે આપણી પાસે ડાયરેક્ટ IO પોર્ટ એડ્રેસીંગ મોડ અને ઇનડાયરેક્ટ IO પોર્ટ એડ્રેસીંગ મોડ છે જમ્પ ઇન્સ્ટ્રક્શન્સ અને કોલ ઇન્સ્ટ્રક્શન્સ માટે આપણી પાસે રિલેટીવ એડ્રેસીંગ મોડ છે જે કરંટ લોકેશન સાથે સંબંધિત છે અને પછી આપણી પાસે ઈમ્પલાઇડ એડ્રેસીંગ મોડ છે જયાં ઓપરેન્ડ્સને અલગથી સ્પેસિફાય કરવાની જરૂર નથી ઓપરેન્ડ ઇન્સ્ટ્રક્શનમાં જ ઈમ્પ્લીસીટ હોય છે તો આપણે આ એડ્રેસીંગ મોડ્સ અને તેના ઓપરેશન આગળ જોઈશું